તેથી VLSI ફિઝીકલ ડિઝાઈન પર આપણી ચર્ચા ચાલુ રાખીએ છીએ આ બીજા અઠવાડિયે આપણે કેટલાક તમે બેકએન્ડ ડિઝાઇન સ્તરે ડિઝાઇન ઓટોમેશન ના પ્રારંભિક પગલાં કહી શકો છો એને જોઈશું એટલે કે આપણે ફ્લોર પ્લાનિંગ પ્લેસમેન્ટ ની સમસ્યાઓ જોઈશું અને અલબત્ત તે પહેલાં આપણને સર્કિટ પાર્ટીશનીંગ ની જરૂર છે તેથી આપણે પાર્ટીશનીંગ પરના લેક્ચર સાથે આપણી ચર્ચા શરૂ કરીએ છીએ જે સામાન્ય રીતે આ પ્રક્રિયાનું પ્રથમ પગલું છે તો ચાલો પહેલા પાર્ટીશનીંગ સમસ્યાના આ અવકાશને સમજાવવાનો પ્રયાસ કરીએ અને તેમાં શું સામેલ છે તેથી જ્યારે આપણે પાર્ટીશનીંગ વિશે વાત કરીએ છીએ ત્યારે આપણે કોઈપણ પ્રકારની સિસ્ટમ ડિઝાઇન નેટલિસ્ટ લઈએ છીએ તે ટ્રાન્ઝિસ્ટર ના સ્તરે ગેટના સ્તરે અથવા હકીકતમાં કોઈપણ પ્રકારના મોડ્યુલો નું નેટલિસ્ટ હોઈ શકે છે અને બ્લોક્સ તેથી જ્યારે આપણે કહીએ છીએ કે આપણે પાર્ટીશનીંગ કરી રહ્યા છીએ ત્યારે આપણે અનિવાર્યપણે સિસ્ટમને નાની અને વધુ વ્યવસ્થિત સબસિસ્ટમ્સ માં વિભાજિત કરી રહ્યા છીએ એવી રીતે કે દરેક સબસિસ્ટમને સ્વતંત્ર રીતે ડિઝાઇન કરી શકાય અને ગોઠવી શકાય છે પરંતુ કેટલાક માપદંડો છે જેને આ પ્રક્રિયામાં સંતોષવાની જરૂર છે તેથી વિભાજન દરમિયાન આપણે ધ્યાન રાખવું પડશે કે આ પાર્ટીશનો અથવા સબસિસ્ટમો વચ્ચેના જોડાણોની સંખ્યા ઓછી હોવી જોઈએ અને આ વિભાજનમાં આપણે અધિક્રમિક રીતે બ્લોક્સ ને નાના અને નાના બનાવી શકીએ છીએ જ્યાં સુધી આપણે એવા તબક્કામાં ન પહોંચીએ જ્યાં સુધી દરેક બ્લોકને સ્વતંત્ર રીતે હેન્ડલ અને ડિઝાઇન કરી શકાય તેથી એક મોટી સિસ્ટમથી શરૂ કરીને આપણે સતત તેને નાના અને નાના ટુકડાઓમાં વિભાજિત કરવાનું ચાલુ રાખીએ છીએ જ્યાં સુધી આપણે એવા તબક્કામાં ન પહોંચીએ જ્યાં સુધી તમામ ટુકડાઓ વ્યવસ્થાપિત કદના હોય તેથી પાર્ટીશનીંગના આઉટપુટ તરીકે આપણને વ્યક્તિગત મોડ્યુલ નેટલિસ્ટ મળે છે ચાલો કહીએ કે આવા n મોડ્યુલ છે અને અલબત્ત તેઓ કેવી રીતે એકબીજા સાથે જોડાયેલા છે જેને આપણે ઇન્ટરફેસ ઈન્ફોર્મેશન તરીકે ઓળખીએ છીએ ચાલો આપણે એ જ ઉદાહરણ જોઈએ જે આપણે અગાઉ જોયું હતું તેથી આપણે આ ગેટ લેવલ નેટલિસ્ટના સંદર્ભમાં પાર્ટીશનીંગની સમસ્યાને સમજાવીએ છીએ જે આપણે અહીં જોઈ રહ્યા છીએ તો આપણી પાસે 48 ગેટ ધરાવતું સર્કિટ છે તેથી આ ઉદાહરણમાં આપણે તેને 3 ક્લસ્ટર અથવા પાર્ટીશનમાં કેવી રીતે વિભાજિત કરવું તે સમજાવીએ છીએ સારું એક સ્પષ્ટ ઉદ્દેશ્ય એ છે કે પાર્ટીશનો લગભગ સમાન કદના હોવા જોઈએ તેથી આ કિસ્સામાં પાર્ટીશનોનું કદ 15 16 અને 17 છે બીજી આવશ્યકતા છે કારણ કે મેં આંતરજોડાણ લાઇન ની સંખ્યાનો ઉલ્લેખ કર્યો હતો જે તમે જોઈ શકો છો પ્રથમ અને બીજા પાર્ટીશન વચ્ચે આંતરજોડાણોની સંખ્યા 4 છે અને બીજા અને ત્રીજા વચ્ચે તે પણ 4 છે તેથી પાર્ટીશનોમાં જોડાણોની સંખ્યા ઘટાડવાનો ઉદ્દેશ્ય પણ એકદમ સંતુષ્ટ છે તેથી આ ઉદાહરણ લગભગ બતાવે છે કે કેવી રીતે પાર્ટીશન અથવા પાર્ટીશનીંગ પ્રક્રિયાએ નેટલિસ્ટને નાના નેટલિસ્ટમાં વિભાજિત કરવું જોઈએ તેથી ત્યાં 2 માપદંડ છે નંબર એક પાર્ટીશનો લગભગ સમાન કદના હોવા જોઈએ અને નંબર 2 પાર્ટીશનો વચ્ચેના જોડાણોની સંખ્યા લગભગ સમાન હોવી જોઈએ તેથી જ્યારે આપણે પાર્ટીશન વિશે વાત કરીએ છીએ ત્યારે આ પ્રક્રિયા વિવિધ સ્તરે હાથ ધરવામાં આવી શકે છે ઉદાહરણ તરીકે જ્યારે તમે સિસ્ટમ ડિઝાઇન કરો છો ત્યાર આપણે તેને સિસ્ટમ સ્તરે હાથ ધરી શકીએ છીએ અને સમગ્ર સિસ્ટમ ડિઝાઇન આપણે પાર્ટીશન કરી શકીએ છીએ સબસિસ્ટમમાં પરંતુ દરેક સબસિસ્ટમને પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ માં મેપ કરી શકાય છે એકવાર આપણી પાસે PCB અથવા બોર્ડ હોય પછી આપણે બોર્ડના સ્તરે પાર્ટીશન કરી શકીએ છીએ તેથી બોર્ડની અંદર આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં સંખ્યાબંધ ચિપ હોઈ શકે છે અને જ્યારે તમે ચિપ ડિઝાઇન કરી રહ્યા હોવ ત્યારે ચિપની અંદર પણ સંખ્યાબંધ બ્લોક્સ અથવા મોડ્યુલો હોઈ શકે છે તેથી તેનું જોડાણ તેથી તમે કહી શકો કે પાર્ટીશનીંગ સિસ્ટમ સ્તરે બોર્ડ સ્તરે અથવા ચિપ સ્તરે ચિપની અંદર પણ કરી શકાય છે અને નોંધનીય બાબત એ છે કે જ્યારે તમારી પાસે મોટી સિસ્ટમ હોય છે ત્યારે સામાન્ય રીતે કુલ સર્કિટ સંખ્યાબંધ પ્રિન્ટેડ સર્કિટ બોર્ડમાં વિભાજિત થાય છે જેના દ્વારા આપણને સિસ્ટમ મળે છે ડિલે મહત્વપૂર્ણ છે જો આપણે એક ચિપની અંદર 2 પોઈન્ટ ને જોડતા હોઈએ ધારો કે ડિલે X છે પરંતુ જ્યારે તમે ચિપને પાર કરી રહ્યા હોવ એક જ બોર્ડમાં 2 ચિપ વચ્ચે ત્યારે ડિલે લગભગ 10 ગણો થઈ શકે છે પરંતુ જ્યારે આપણે બોર્ડને પાર કરીએ છીએ તે 20 ગણા જેટલું મોટું અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે તેથી તમે જોઈ શકો છો કે ડિલે વધુ તીવ્રતાના ક્રમનો હોઈ શકે છે કારણ કે આપણે જઈએ છીએ તમે કહી શકો છો ઈન્ટ્રા ચિપ રાઉટિંગ થી ઈન્ટ્રા બોર્ડ અને બોર્ડ આરપાર તેથી એ સુનિશ્ચિત કરવું અગત્યનું છે કે આપણી પાસે જે નિર્ણાયક નેટ છે તે શક્ય હોય ત્યાં સુધી ઓછા ડિલે વાળા પ્રદેશોમાં મૂકવામાં આવે તેનો અર્થ એ કે ચિપની અંદર તે વધારે સારું છે જો તે શક્ય ન હોય તો જ તમે ચિપને પાર કરી શકો છો તેથી અહીં એક સરળ ઉદાહરણ છે તેથી ડાબી બાજુએ આપણે એક બોર્ડ જોઈએ છીએ જેમાં સમાવિષ્ટ છે આ એક સિસ્ટમ છે ચાલો આપણે કહીએ કે સિસ્ટમ જેમાં 2 બોર્ડ હોય છે અને આ દરેક બોર્ડમાં કેટલીક ચિપ હોય છે તેથી હું કેટલાક જોડાણો બતાવી રહ્યો છું જેથી આ ચિપની અંદરના બ્લોક A અને આ ચિપની અંદરના બ્લોક B વચ્ચેના જોડાણમાં 10X નો ડિલે થશે તેવી જ રીતે અહીં આ B અને આગામી બોર્ડ પર C વચ્ચેનું જોડાણ 20X હોઈ શકે છે તેથી A થી C થી કુલ ડિલે 10 વત્તા 20 હોઈ શકે છે પરંતુ ધારો કે વૈકલ્પિક મેપિંગ માં જો આપણે A અને Bને સમાન પાર્ટીશનની અંદર મૂકીએ તો A અને B વચ્ચેનો ડિલે ફક્ત X જ હોઈ શકે છે અને જો C પણ તમે તેને એક જ બોર્ડ પર મૂકી શકો તો B અને C વચ્ચેનો ડિલે B અને C માત્ર 10 હોઈ શકે છે તેથી અહીં 30X ને બદલે A અને C વચ્ચેનો ડિલે 11X થઈ જાય છે તેથી આ તમને બતાવે છે કે કેવી રીતે જટિલ નેટ અથવા વધુ ડિલેના ભાગોને ચિપની અંદર અથવા બોર્ડની અંદર મૂકી શકાય છે જેથી શક્ય તેટલો ડિલે ઓછો કરી શકાય હવે આપણે એક વાત પણ યાદ રાખવી જોઈએ કે આપણે સામાન્ય રીતે ક્રિટીકલ પાથ વિશે વાત કરીએ છીએ જે પાથ સિગ્નલના પ્રચાર માટે મહત્તમ સમય લે છે ક્રિટીકલ પાથ સામાન્ય રીતે સર્કિટના સંચાલનની મહત્તમ ફ્રિક્વન્સી નક્કી કરે છે હવે આપણે જે રીતે કહ્યું છે તે રીતે આપણે ક્રિટીકલ પાથને તોડવાનો અથવા સર્કિટના ઉચ્ચ ગતિવાળા વિભાગોમાં મૂકીને ક્રિટીકલ પાથને રિફાઇન કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તેથી તે રીતે આપણો ક્રિટીકલ પાથ નાના કદનો બની શકે છે પરંતુ તમારે એક વાત પણ યાદ રાખવી જોઈએ આ કરવાથી અન્ય કેટલાક પાથ જે ચિપની અંદર પહેલા હતા તે ચિપને પાર કરી શકે છે અને પ્રક્રિયામાં તેમનો ડિલે વધી શકે છે આ ફેરફાર અથવા સુધારાને કારણે કેટલાક પાથ જે અગાઉ ક્રિટીકલ ન હતા તે પછીથી ક્રિટીકલ બની શકે છે તેથી પાર્ટીશનીગની સમસ્યા જો આપણે ઘડવું હોય તો આપણે તેને આ રીતે કહી શકીએ તેથી આપણને નેટલિસ્ટ આપવામાં આવ્યું છે આપણે આ નેટલિસ્ટને નાની નેટલિસ્ટના સમૂહમાં વિભાજિત કરવા માંગીએ છીએ આમાંની સંખ્યાબંધ જરૂરિયાતો સંતોષવા સાથે પાર્ટીશનો વચ્ચેના જોડાણની સંખ્યા પાર્ટીશનીંગને કારણે ડિલે થયો છે તે ઘટાડવા પડશે મેં હમણાં જ ઉલ્લેખ કર્યો છે કે ક્રિટીકલ પાથ ડિલેને ઘટાડવામાં પડશે ઓછામાં ઓછા સિગ્નલ નેટ કે જે ક્લૉક ફ્રિક્વન્સી નક્કી કરે છે અને દરેક ચિપ અથવા બોર્ડમાં સામાન્ય રીતે ઇન્ટરકનેક્ટિંગ ટર્મિનલ ની સંખ્યા જે તમારી પાસે હોઈ શકે છે તેની મર્યાદા હોય છે તેથી ટર્મિનલની સંખ્યા તે મહત્તમ મૂલ્ય મર્યાદાની અંદર હોવી જોઈએ અને અલબત્ત દરેક પાર્ટીશન એક ચિપ અથવા બોર્ડમાં બંધબેસતું હોવું જોઈએ જેથી આમાં કદ અથવા ક્ષેત્રની દ્રષ્ટિએ અમુક મહત્તમ ઉપરી સીમા હોઈ શકે અને તમને જે પાર્ટીશનોની મંજૂરી આપવામાં આવી છે તેની કુલ સંખ્યા પણ સ્પષ્ટ કરી શકાય છે કે તમારી પાસે આટલી બધી ચિપ હોઈ શકે છે જેમાં તમે આખી ડિઝાઈનનું પાર્ટીશન કરી શકો છો અથવા આટલી સંખ્યામાં બોર્ડ તેના કરતાં વધુ નહીં હોય તેથી આ પ્રતિબંધો છે તેથી પાર્ટીશનીંગ તકનીકો વિશે વાત કરીએ તો વ્યાપક રીતે તકનીકોને કન્સ્ટ્રક્ટીવ અથવા ઈટરેટિવ ઈમ્પ્રુવમેન્ટ તરીકે વર્ગીકૃત કરી શકાય છે કન્સ્ટ્રક્ટીવ પ્લેસમેન્ટનો અર્થ એ છે કે આપણે કંઈપણ ન હોય અથવા ખાલી પાર્ટીશનથી શરૂ કરી રહ્યા છીએ અને આપણે ધીમે ધીમે બ્લોક્સ અથવા મોડ્યુલો ઉમેરીએ છીએ જેથી કરીને મોટા અને મોટા પાર્ટીશનો બનાવવા માટે આપણે પાર્ટીશનોને વધવા દઈએ છીએ પરંતુ બીજી બાજુ એક બીજા વર્ગનો અલ્ગોરિધમ છે જેને ઈટરેટિવ ઈમ્પ્રુવમેન્ટ કહેવામાં આવે છે અહીં વિચાર એ છે કે આપણે પ્રારંભિક પાર્ટીશનથી શરૂઆત કરીએ છીએ જેની સાથે શરૂ કરવા માટે આપણી પાસે પહેલાથી જ ઘણા બધા પાર્ટીશનો અસ્તિત્વમાં છે અને આ અલ્ગોરિધમના ભાગ રૂપે આપણે બ્લોક્સના આ સેટ પર વધારાના અને પુનરાવર્તિત ફેરફારો કરીને પાર્ટીશનોની ગુણવત્તા સુધારવાનો પ્રયાસ કરીએ છીએ અને પાર્ટીશનીંગ તો ચાલો આમાંથી કેટલીક પદ્ધતિઓ એક પછી એક જોઈએ સારું રેન્ડમ પસંદગી ખૂબ જ સરળ છે આ કહે છે કે તમારી પાસે નોડ નો સમૂહ છે તેથી તમે ફાવે તેમ એક સમયે એક નોડ પસંદ કરો છો અને જ્યાં સુધી યોગ્ય કદ ન પહોંચી જાય ત્યાં સુધી તમે તેમને નિશ્ચિત કદના ક્લસ્ટરમાં મૂકવાનું ચાલુ રાખો છો આનો મતલબ શું થયો ચાલો કહીએ કે મારી પાસે એવી જરૂરિયાત છે કે ક્લસ્ટરની અંદર મારી પાસે 10 જેટલા બ્લોક્સ હોઈ શકે અને ધારો કે મારી પાસે બ્લોકનો સમૂહ છે જેને મૂકવાનાં છે તો આવા ઘણા બ્લોક્સ છે તેથી હું આ સેટમાંથી શું કરું છું હું ફાવે તેમ એક પસંદ કરું છું હું મૂકું છું હું ફાવે તેમ બીજું પસંદ કરું છું હું મૂકું છું હું ફાવે તેમ બીજું પસંદ કરું છું મૂકું છું આ રીતે હું 10ની આ મર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી ચાલુ રાખું છું તો એકવાર આ 10 પર પહોંચી ગયા પછી હું કહી શકું છું કે મારું પાર્ટીશન P1 થઈ ગયું છે હવે હું મારા આગલા પાર્ટીશન P2 પર જઈશ તેથી તે જ રીતે હું ફરીથી બ્લોક્સને ફાવે તેમ પસંદ કરું છું જ્યાં સુધી મારી 10 ની મર્યાદા ફરી ન પહોંચી જાય ત્યાં સુધી હું તેને અહીં મૂકું છું તેથી મારું P2 થઈ ગયું પછી હું P3 P4 અને તેથી વધુ પર જાઉં છું તેથી તમે જોઈ શકો છો કે આ પદ્ધતિ ખૂબ જ સરળ અને ખૂબ સ્પષ્ટ છે અને તદ્દન સ્વાભાવિક રીતે આપણે તે કરી રહ્યા હતા તમે તે સંપૂર્ણપણે ફાવે તેમ કરી રહ્યા હતા આપણે બ્લોક્સની પ્રોપર્ટી જોઈ રહ્યા ન હતા કે જે રીતે તેઓ જોડાયેલા છે અને તેથી વધુ તેથી સામાન્ય રીતે આ પ્રક્રિયામાં જનરેટ થતા પાર્ટીશનોની ગુણવત્તા એટલી સારી હોતી નથી તેથી આપણે બીજી પદ્ધતિ જોઈએ છીએ જે તે સંદર્ભમાં વધુ સારી છે અને આપણે તેને ક્લસ્ટર ગ્રોથ કહીએ છીએ હવે ક્લસ્ટર ગ્રોથની પદ્ધતિમાં આપણે શું કરીએ છીએ આપણે એક નોડથી શરૂઆત કરીએ છીએ અને પાર્ટીશનો બનાવવા માટે અન્ય નોડ ઉમેરીએ છીએ પરંતુ ફાવે તેમ કનેક્ટિવિટી પર આધારિત નથી અને તમે જે ક્લસ્ટરને વિભાજિત કરવા માંગો છો તે પણ એક ઇનપુટ પેરામીટર હોઈ શકે છે તો ચાલો આપણે આ અલ્ગોરિધમની રૂપરેખા જોઈએ જે અહીં બતાવવામાં આવી છે અહીં આપણે કહીએ કે આપણી પાસે નોડનો સમૂહ છે ચાલો આપણે તેને કેપિટલ V કહીએ અને m દરેક ક્લસ્ટરનું કદ સૂચવે છે તેથી પાર્ટીશનોની સંખ્યા V ભાગ્યા m નું કદ હશે તો તમે દરેક પાર્ટીશન માટે i બરાબર 1 થી n માટે શું કરો છો આપણે પુનરાવર્તન કરીએ છીએ તેથી આપણે શિરોબિંદુના આ સમૂહમાં શિરોબિંદુ તરીકે વેરિએબલ સીડ ને પ્રારંભ કરીએ છીએ V જે મહત્તમ ડિગ્રી ધરાવે છે ડિગ્રીનો અર્થ છે કે તે મહત્તમ અન્ય બ્લોક્સ સાથે જોડાયેલ છે જે બ્લોક અન્ય બ્લોક્સ સાથે મહત્તમ રીતે જોડાયેલ છે તમે તે શિરોબિંદુ પસંદ કરો અને તે શિરોબિંદુને તે પાર્ટીશન માટે મારું પ્રારંભિક સીડ બનવા દો હું તેને Vi કહું છું Vi એ i મું પાર્ટીશન સૂચવે છે તેથી એકવાર હું આને પસંદ કરીશ હું આ સીડને મૂળ V માંથી કાઢી નાખું છું હું તેને બહાર કાઢું છું પછી દરેક ક્લસ્ટરનું કદ m હોવાથી મારે આ m ઓછા 1 વાસ્તવમાં m કરતાં j ઓછો આ m ઓછા 1 બાકીના શિરોબિંદુઓ Vi માં ઉમેરવો પડશે તેથી હું દરેક પગલાં પર શું કરું છું તે હું તપાસું છું અને એક શિરોબિંદુ t શોધી કાઢું છું જે Vi માં પહેલાથી જ હોય તેવા શિરોબિંદુઓ સાથે મહત્તમ રીતે જોડાયેલ છે તો હું શું કરું આપણે Vi સાથે t નું યુનિયન લઈએ છીએ અને આપણે આ t ને V માંથી વારંવાર કાઢીએ છીએ અને એકવાર તમે આ પ્રક્રિયા પૂર્ણ કરી લો તે પછી કહ્યું કે V ખાલી થઈ જશે અને આપણને આપણું ઇચ્છિત ક્લસ્ટર મળે છે તેથી આ એક ખૂબ જ સરળ પદ્ધતિ છે જે કનેક્ટિવિટી પર આધાર રાખીને આપણે ક્લસ્ટર બનાવવાનો પ્રયાસ કરીએ છીએ અને આપણે ક્લસ્ટરને એક પછી એક કદમાં વધારીએ છીએ હવે ચાલો આપણે કેટલીક પદ્ધતિઓ તરફ આગળ વધીએ જે થોડી વધુ વ્યવહારુ છે એ અર્થમાં કે આપણી પાસે ઘણી વધુ પરિવર્તનક્ષમતા છે અહીં પદ્ધતિઓના આ વર્ગોને હાયરાર્કિકલ ક્લસ્ટરીંગ કહેવામાં આવે છે તો તેઓ શું કરે છે તેઓ આવું કંઈક કરે છે તમે મોડ્યુલ અથવા ઓબ્જેક્ટ ના સમૂહને ધ્યાનમાં લો અને કનેક્ટિવિટી એટલે નિકટતાના આધારે તેમને જૂથબદ્ધ કરો જેમ કે ધારો કે જો ત્યાં 2 બ્લોક્સ છે જેની વચ્ચે તમે કહ્યું છે કે ત્યાં 10 જોડાણો છે તો તમે હંમેશા ઇચ્છો છો કે તે 2 બ્લોક એકબીજાની નજીક રહે તો આ નિકટતાનું માપ છે જે બ્લોક્સ વધુ સારી રીતે જોડાયેલા છે તેમને એકબીજાની નજીક રાખવા જોઈએ આ મૂળભૂત વિચાર છે તો તમે શું કરો છો આપણે આપણા ક્લસ્ટરને અધિક્રમિક રીતે લઈ જઈએ છીએ કનેક્ટિવિટીની દ્રષ્ટિએ 2 સૌથી નજીકના ઓબ્જેક્ટને પહેલા ક્લસ્ટર કરવામાં આવે છે અને એકવાર આપણે આ કરીએ છીએ ત્યારે ઓબ્જેક્ટના આ ગોળાને મર્જ કરવામાં આવે છે અને પછીથી એક ઓબ્જેક્ટ તરીકે ગણવામાં આવે છે અને તમે આ પ્રક્રિયાને એક પછી એક પુનરાવર્તિત કરો છો તમે મારી બાકીની નેટલિસ્ટમાં સૌથી નજીકના 2 શિરોબિંદુઓ પસંદ કરવાનો પ્રયાસ કરો છો અને તમે તેમને એકસાથે મર્જ કરો છો અને તમે શિરોબિંદુઓને કયા ક્રમમાં મર્જ કરી રહ્યાં છો તે માહિતી રાખો છો કારણ કે તમે આનો ઉપયોગ પછીથી વાસ્તવિક પાર્ટીશનીંગ કરવા માટે કરશો તેથી તમે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો છો અને જ્યારે પછીથી એક ક્લસ્ટર જનરેટ થાય છે અને હાયરાર્કિકલ ક્લસ્ટર ટ્રી તરીકે ઓળખાતી કંઈક રચના કરવામાં આવે છે ત્યારે તમે બંધ કરો છો એક ક્લસ્ટર ટ્રી જે ઓબ્જેક્ટ જોડીઓના આ ક્રમને સૂચવે છે જે એક ક્લસ્ટર જનરેટ કરવા માટે મર્જ કરવામાં આવ્યા છે તેથી હું સમજાવવા માટે એક ઉદાહરણ બતાવી રહ્યો છું પછી એકવાર તમે આ કરો પછી તમે 2 અથવા વધુ ક્લસ્ટર બનાવવા માટે ટ્રી ને કાપી શકો છો સારું ચાલો જોઈએ કે તે કેવી રીતે થાય છે ચાલો આના જેવું ઉદાહરણ લઈએ જ્યાં આ 5 શિરોબિંદુઓ કેટલાક નાના નેટલિસ્ટ અથવા કેટલાક મૂળભૂત તત્વો સૂચવે છે તેઓ ગેટ હોઈ શકે છે તે ગેટના નાના સમૂહ હોઈ શકે છે અને આ સંખ્યાઓ તેઓ જોડાણોની સંખ્યા અથવા તેમની નિકટતા દર્શાવે છે આ 9 સૂચવે છે કે V2 અને V4 વચ્ચે 9 જોડાણો છે આ 1 સૂચવે છે કે V2 અને V3 વચ્ચે એક જોડાણ છે અને તેથી વધુ હવે એકવાર તમે આ કરી લો તમે જોશો કે શિરોબિંદુઓની કઈ જોડી સૌથી નજીક છે V2 અને V4 સૌથી નજીક છે તમે આ 2 ને પહેલા મર્જ કરો તો પ્રથમ પગલું આપણે આ જોડીને મર્જ કરીએ છીએ અને V24 નામનું સંયુક્ત શિરોબિંદુ જનરેટ કરીએ છીએ આપણે બાકીના ગ્રાફ માં આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરીએ છીએ તમે જોશો કે કયું સૌથી નજીક છે આ 7 V1 અને V24 આ 2 ને મર્જ કરો તેથી આપણને V241 મળે છે તો બાકીના ગ્રાફમાં એકવાર તમે V1 અને V24ને મર્જ કરી લો તે પછી તમે એક વસ્તુ જોશો તમને V241 મળશે તેથી V24 અને V3 ની વચ્ચે h નું વજન હશે આ 1 વત્તા 56 કારણ કે આપણે આ 2 ને મર્જ કર્યા છે તેથી આ 2 વચ્ચેના જોડાણોની સંખ્યા હવે 6 છે તો પછીનું 6 સૌથી વધુ છે આ કરો પછી બાકી 4 તેથી તમે છેલ્લે આ કરો તેથી શિરોબિંદુઓનો આ ક્રમ તમે 2 4 પછી 1 પછી 6 3 પછી 3 પછી 5 મર્જ કરી રહ્યાં છો તેથી તમને આ ક્રમ યાદ છે અને તમે કંઈક જનરેટ કરો છો જેને તમે ક્લસ્ટરિંગ ટ્રી કહી શકો છો તેથી શરૂઆતમાં તમે V2 અને V4 નોડ V24 મેળવવા માટે મર્જ કરો V24 અને V1 ને આ રીતે મર્જ કરો તેથી એકવાર આપણી પાસે આ ટ્રી છે પછી તમે નિર્ણય લઈ શકો છો કે તમે આ ટ્રી ને કોઈપણ એડ્જ થી કાપી શકો છો તે 2 ભાગોમાં વિભાજિત થશે કારણ કે તમે જાણો છો કે ટ્રી એક પ્રકારનો ગ્રાફ છે જ્યાં 2 શિરોબિંદુઓની વચ્ચે એક યુનિક પાથ છે જો તમે કોઈપણ એડ્જને કાપી નાખશો તો તે તેને 2 ભાગોમાં વિભાજિત કરશે હવે ધારો કે જો તમારી પાસે આ પ્રકારનું ટ્રી છે ચાલો કહીએ કે તમારી પાસે આના જેવું ટ્રી છે તે માત્ર એક ઉદાહરણ છે જે હું આપી રહ્યો છું ધારો કે મારી પાસે આવું ટ્રી હોય તો તો એકવાર તમારી પાસે આના જેવું ટ્રી હોય તો ધારો કે હું તેને 3 ભાગોમાં વહેંચવા માંગુ છું તો તમે શું કરી શકો હું અહીં એક કટ કરી શકું છું આ તમે જોઈ શકો છો કે ટ્રી ને 2 ભાગોમાં વિભાજિત કરશે તેથી એક આ ભાગ છે અને બીજો આ ભાગ હશે આગળ હું શું કરી શકું તે હું બીજો કટ કરી શકું છું ચાલો કહીએ અહીં આ આને એક આના જેવા ક્લસ્ટરમાં અને આના જેવા બીજા ક્લસ્ટરમાં વિભાજીત કરશે તેથી જ્યારે પણ તમે આ ટ્રી ની એડ્જ કટ કરશો ત્યારે તમારું વધુ એક પાર્ટીશન અથવા ક્લસ્ટર જનરેટ થશે તો અહીં પણ આ ઉદાહરણમાં આપણે કહીએ કે આપણે 2 ભાગોમાં વિભાજીત કરવા માંગીએ છીએ આપણે અહીં એક કટ કરીએ છીએ જેથી તમને એક ક્લસ્ટર મળે જેમાં V2 V4 અને V1 હોય બીજું ક્લસ્ટર જેમાં V3 અને V5 હોય હવે આ ક્લસ્ટર એવા હશે કે જે જેથી જે વધુ સારી રીતે જોડાયેલા હોય તો તમે તેને એકસાથે રાખવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ મૂળ વિચાર છે હવે આગળ ચાલો આપણે અલ્ગોરિધમના એક ખૂબ જ મહત્વપૂર્ણ વર્ગ પર જઈએ જેને મીન કટ અલ્ગોરિધમ કહેવામાં આવે છે કે હું આ શરતને ધ્યાનમાં રાખવાનો પ્રયાસ કરી રહ્યો છું કે હું આ રીતે પાર્ટીશન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું જેથી પાર્ટીશનની આજુબાજુ જતી લાઇનોની સંખ્યા ઓછી કરવામાં આવે છે જેનો અર્થ થાય છે ધારો કે મારી પાસે આના જેવું નેટલિસ્ટ છે હું આ રીતે પાર્ટીશન કરી રહ્યો છું મારે જોવાનું છે કે કેટલી સિગ્નલ લાઇન ક્રોસ થાય છે આ કટ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી મારે કટની આ સાઈઝ ઓછી કરવી પડશે જે સારું પાર્ટીશન કહેવાશે તો આ કર્નિઘન લિન્સ એલ્ગોરિધમ જે હું અહીં બતાવી રહ્યો છું આ મૂળભૂત રીતે આના જેવું કંઈક કરી રહ્યું છે અને આ એક બાયસેક્શન અલ્ગોરિધમ છે એ અર્થમાં કે પ્રારંભિક નેટલિસ્ટને 2 પેટાસમૂહમાં વિભાજિત કરવામાં આવે છે જે સમાન કદના હશે પદ્ધતિ ખૂબ જ સરળ છે અહીં આપણે પ્રારંભિક પાર્ટીશનથી શરૂ કરીએ છીએ પ્રારંભિક પાર્ટીશનથી શરૂ કરીને આપણે કટ સમૂહોમાં સુધારો થતો રહે ત્યાં સુધી પ્રક્રિયાને પુનરાવર્તિત કરીએ છીએ તો હું શું કરું આપણે દરેક પાર્ટીશનમાંથી શિરોબિંદુઓની જોડી શોધી કાઢીએ છીએ જેના અદલાબદલીથી કટ સાઇઝમાં સૌથી મોટો ઘટાડો થશે જેમ કે તમારી પાસે 2 સમૂહો ઉપલબ્ધ છે શિરોબિંદુના 2 સમૂહો જે તમારું પ્રારંભિક પાર્ટીશન છે તમે આ સમૂહમાંથી એક શિરોબિંદુ પસંદ કરો છો તે સમૂહમાંથી એક શિરોબિંદુ તમે તેની અદલાબદલી કરવાનો પ્રયાસ કરો છો અને જુઓ કે તમને કેટલો સુધારો મળે છે તમે શિરોબિંદુઓની દરેક જોડી માટે આ પ્રક્રિયાને પુનરાવર્તિત કરો અને દરેક પગલા પર જુઓ કે કઈ જોડી તમને શ્રેષ્ઠ લાભ આપે છે અથવા તમે અદલાબદલી માટે શિરોબિંદુઓની તે જોડી પસંદ કરો છો તેથી એકવાર તમે શિરોબિંદુઓની તે જોડી શોધી લો પછી તમે આ શિરોબિંદુને લોક કરી દો લોકનો અર્થ છે કે તે શિરોબિંદુઓ ભવિષ્યમાં કોઈપણ વધુ અદલાબદલીમાં ભાગ લેશે નહીં પરંતુ જો તમે જોશો કે શિરોબિંદુઓની જોડીની આપલે કરીને કોઈ સુધારો શક્ય નથી તો તમે શિરોબિંદુની જોડી પસંદ કરો છો જે ખર્ચમાં સૌથી નાનો વધારો આપે છે તેથી અહીં પણ અપેક્ષા સાથે ખર્ચમાં થોડો વધારો કરવાની મંજૂરી આપીએ છીએ કે જો તમે આ કરશો તો પછીથી તમને વધુ સારો ઉકેલ મળશે તેથી લોકલ મિનિમા નામની કોઈ વસ્તુને ટાળવાનો પ્રયાસ કરવાની આ એક ખૂબ જ પ્રમાણભૂત પદ્ધતિ છે ત્યાં સોલ્યુશન સ્પેસ હોઈ શકે છે અથવા બહુવિધ ન્યૂનતમ પોઈન્ટ હોઈ શકે છે તમે લોકલ મિનિમામાં પડવાનું ટાળવાનો પ્રયાસ કરો છો કારણ કે ત્યાં બીજું ન્યૂનતમ હોઈ શકે છે જે વધુ સારું છે તેથી કેટલીકવાર તમે ભવિષ્યમાં વધુ સારો ઉકેલ મળે તેવી અપેક્ષા સાથે ખરાબ ઉકેલ સ્વીકારો છો પરંતુ અહીં તમે આગળ વધો છો તેમ તમે દરેક પગલે યાદ રાખો છો કે તમે અત્યાર સુધી જોયેલો શ્રેષ્ઠ ઉકેલ કયો છે તો ચાલો એક ઉદાહરણ દૃષ્ટાંત લઈએ તો મારી પાસે આના જેવું એક સર્કિટ છે જેને હું 2 ભાગોમાં પાર્ટીશન કરવા માંગુ છું તેથી આપણે આ ગેટમાંથી એક ગ્રાફ બનાવીએ છીએ અહીં હું એક ધારણા લઉં છું હું ધારું છું કે પાતળી એડ્જનું વજન 1 છે અને જાડી એડ્જનું વજન 0 5 છે તો ચાલો કહીએ કે આ એક ધારણા છે કે હું ઈચ્છું છું કે આ વજન ઓછું હોય ચાલો આના જેવા પ્રારંભિક પાર્ટીશનથી શરૂઆત કરીએ તેથી પ્રારંભિક પાર્ટીશન માટે જો તમે માત્ર કાપેલા શિરોબિંદુઓની સંખ્યા ગણો તો તે 1 2 3 4 પાતળી એડ્જ અને 3 જાડી એડ્જ છે તેથી ખર્ચ 4 વત્તા 1 5 થશે તમે જોડી મુજબ ચેક કરો તમે a અને c a f a g a h પછી b c b f b g b h અને વગેરેની આપલે કરવાનો પ્રયાસ કરો તમે જોશો કે c અને d ની આપલે કરવાથી તમને મહત્તમ લાભ મળશે તેથી આ પગલું અહીં દર્શાવ્યું છે જો તમે c અને d ની અદલાબદલી કરો છો તો c અહીં લાવવામાં આવે છે અને d ત્યાં લાવવામાં આવે છે અને આ 2 શિરોબિંદુઓ શેડ માં બતાવવામાં આવ્યાં છે હવે તમે જુઓ છો કે ખર્ચ ઘટી ગયો છે 1 2 3 4 પાતળી એડ્જ અને એક જાડી એડ્જ ખર્ચ 4 આગળના પગલાંમાં તમે જે શિરોબિંદુઓની આપલે કરી રહ્યા છો તે છે g અને b અહીં g લાવો કારણ કે અહીં તમે ફરીથી તે જોડીને તપાસો કે જેની અદલાબદલીથી તમને મહત્તમ લાભ મળશે અથવા જો તમે લાભ મેળવી શકતા નથી તો ખર્ચમાં લઘુત્તમ વધારો તેથી તે g b છે તેથી જો તમે આ કરશો તો તમે જોશો કે તમને 1 2 3 4 5 મળશે 1 2 3 4 5 6 તેથી ખર્ચ 6 થશે તેથી તે જ રીતે તમે આગળ વધો તો પછીના પગલામાં તમે આ f ની આપ લે કરો અને તમારી પાસે આ છે તમે આ f અને a ની આપ લે કરો અને f ને અહીં લાવો a ને અહીં લાવો તેથી ખર્ચ જે ફરી વધી રહ્યો છે પછી છેલ્લા પગલાંમાં તમે બાકીના 2 ની આપ લે કરશો તો તમને આ અંતિમ મળશે હવે આ પ્રક્રિયામાં આપણે જોઈશું કે આ ખર્ચ તમે અત્યાર સુધી જોયેલી ન્યૂનતમ કિંમત છે તો તમે આ a b c e એક પાર્ટીશનમાં લખ્યું છે તો તમે આને તમારા અંતિમ પાર્ટીશન તરીકે એકમાં a b c e જાહેર કરો અને બીજા બાકીનામાં તેથી આ મૂળભૂત રીતે કર્નિઘન લિન બાય પાર્ટીશનીંગ અલ્ગોરિધમ શું છે આ અલ્ગોરિધમની ખામી એ છે કે આ સીધા હાયપર ગ્રાફ પર લાગુ પડતું નથી હાયપર ગ્રાફનો અર્થ એ છે કે ત્યાં 2 થી વધુ નોડ છે જે એકસાથે જોડાયેલા છે તેને હાઇપર એડ્જ કહેવામાં આવે છે ત્યાં એક એડ્જ છે જે 3 શિરોબિંદુઓને જોડતી હોય છે તેથી કર્નિઘન લિન અલ્ગોરિધમ આ હાઇપર ગ્રાફને સીધું ધ્યાનમાં લેતું નથી આ એક ખામી છે અને તે મનસ્વી રીતે વેઇટેડ ગ્રાફને હેન્ડલ કરી શકતું નથી જો કે આપણે જે ઉદાહરણ જોયું છે તેનું વજન છે તેથી તે હેન્ડલ કરી શકે છે પરંતુ ગણતરી થોડી વધુ જટિલ હશે અને પાર્ટીશનના માપો સમાપ્ત થતા પહેલા જાણીતા હોવા જોઈએ નોડની સંખ્યાના સંદર્ભમાં સમય જટિલતા વધારે છે ત્યાં મહત્તમ n ભાગ્યા 2 n2 પુનરાવર્તનો હશે દરેક પુનરાવર્તનમાં ઓર્ડર n વર્ગ O જોડી પસંદ કરવાની જટિલતા હશે તેથી એકંદરે તે બધા ઓર્ડર n ઘન O હશે તે સમાન કદના પાર્ટીશનોને સંતુલિત માને છે હવે આ કર્નિઘન લિન અલ્ગોરિધમ ઘણી રીતે વિસ્તૃત કરી શકાય છે પ્રથમ તમે અસમાન બ્લોક કદને ધ્યાનમાં લઈ શકો છો ધારો કે મારી પાસે 2n શિરોબિંદુઓ સાથેનો ગ્રાફ છે પરંતુ હું તેને 2 પેટા ગ્રાફમાં વિભાજિત કરવા માંગુ છું તેથી n અને n સમાન નહિં પરંતુ n1 અને n2 અથવા n1 અને n2 સમાન નથી તો તે કંઈક આના જેવું છે હું તેને એક ભાગમાં વહેંચવા માંગુ છું જે મોટો છે ચાલો કહીએ કે અહીં n1 શિરોબિંદુઓ છે બીજું પાર્ટીશન જે નાનું હશે તે અહીં n2 શિરોબિંદુઓ હશે તો અહીં આપણે એ જ રીતે આગળ વધીએ છીએ પરંતુ જો તમે જોઈ શકો કે આપણી પાસે અહીં n1 અને n2 છે કે કેમ દરેક પગલા પર આપણી પાસે જેટલી અદલાબદલી હોઈ શકે છે મહત્તમ અદલાબદલી અહીં માત્ર n2 હોઈ શકે છે કારણ કે n2 નાનું છે n2 પછી તેથી આ તમામ n2 નોડ લોક થઈ જશે તો આ n1 અને n2 નું ન્યૂનતમ હશે n2 નાનું હોવાથી તે n2 હશે તો અહીં તમે જોઈ શકો છો કે આપણે શું કરી રહ્યા છીએ આપણે નોડને 2 પેટાસમૂહમાં વિભાજીત કરીએ છીએ જેમાં n1 અને n2 નું ન્યૂનતમ n1 n2 શિરોબિંદુઓનું મહત્તમ એક નાનું બીજું મોટું છે અને આ તે છે જે હું દરેક પગલાં પર કહું છું કે આપણે શિરોબિંદુ અદલાબદલીની સંખ્યાને n1 અને n2 નાં ન્યૂનતમ સુધી મર્યાદિત કરીએ છીએ માત્ર આ એક ફેરફાર જો તમે કરશો તો તમે આ અસમાન બ્લોક કદને હેન્ડલ કરી શકશો અન્ય એક્સ્ટેંશન તમારી પાસે હોઈ શકે છે તે અસમાન કદના તત્વોને હેન્ડલ કરવાનું છે જેમ અત્યાર સુધી આપણે ધાર્યું છે કે ગ્રાફમાં બધા શિરોબિંદુઓ સમાન છે તેઓ જોડાયેલા છે અને તમે શિરોબિંદુઓની અદલાબદલી વિનિમય કરી રહ્યાં છો તેથી તેમનો ખર્ચ સમાન હશે જેથી તમે જે પણ જોડી બદલી રહ્યા છો પરંતુ સામાન્ય રીતે કેટલાક શિરોબિંદુ એક ગેટ સૂચવી શકતા નથી પરંતુ 3 ગેટ અથવા 4 ગેટનો સંગ્રહ હોઈ શકે છે તેથી દરેક શિરોબિંદુના કદ સામાન્ય રીતે અલગ અલગ હોઈ શકે છે તો આ બીજા ભિન્નતામાં તમે અસમાન કદના તત્વોને ધ્યાનમાં લઈ રહ્યા છો અહીં ધારણા આના જેવી છે આપણે ધારીએ છીએ કે સૌથી નાનું તત્વ એકમનું કદ ધરાવે છે તમે કદ s ના દરેક તત્વને s શિરોબિંદુઓ સાથે બદલો છો જે સંપૂર્ણપણે જોડાયેલા છે આને અનંત વજનની એડ્જ સાથે s ક્લિક કહેવામાં આવે છે તો હું શું કહેવા માંગુ છું તે હું ફક્ત સમજાવું છું ધારો કે મારી પાસે આના જેવો ગ્રાફ છે ચાલો કહીએ કે આપણે એક નાનું ઉદાહરણ લઈએ એક 3 શિરોબિંદુઓ જે જોડાયેલા છે આના જેવો ગ્રાફ હવે આ નોડ બરાબર નથી આનું વજન 3 છે આનું વજન 2 છે આનું વજન 1 છે ચાલો કહીએ તો આનો અર્થ શું થાય છે આ 1 એટલે કે આ એક એકમ એડ્જ છે તે 1 ગેટ ધરાવે છે ચાલો આપણે કહીએ આ 2 નો અર્થ છે કે તમે આને 2 શિરોબિંદુઓથી બદલો છો 3 નો અર્થ છે કે તમે તેને 3 શિરોબિંદુઓથી બદલો છો જે એકબીજા સાથે જોડાયેલા છે અને આ એડ્જનું આ વજન તમે ઘણું મોટું લેશો શા માટે તમે ખૂબ મોટા પ્રમાણમાં લઈ રહ્યા છો કારણ કે તેઓ હંમેશા સાથે રહેશે તેઓ હંમેશા સાથે રહેશે તો આમ કરીને તમે સંશોધિત ગ્રાફ બનાવો અહીં આપણે કહીએ કે જો આપણે ફક્ત આને 3 વડે બદલીએ અને આને 2 વડે બદલીએ તો આ આની સાથે જોડાઈ જશે આ પણ આ સાથે જોડાઈ જશે આ આ સાથે જોડાયેલ હશે આ પણ આ સાથે જોડાયેલ હશે આ આની સાથે જોડાયેલ હશે આ પણ આ સાથે જોડાયેલ હશે આની જેમ તમે આવા બધા જોડાણો કરો છો તમે આવા તમામ જોડાણો કરો છો તમે નવો ગ્રાફ બનાવો છો અને તમે તેના પર ફરીથી આ K L અથવા કર્નિઘન લિન અલ્ગોરિધમ ચલાવો છો તેથી શિરોબિંદુઓની અનંત એડ્જ જોડી તેઓ હંમેશા એકસાથે રહેશે જેનો અર્થ છે કે જે ક્લસ્ટર ઉચ્ચ વજનનું પ્રતિનિધિત્વ કરે છે તેઓ હંમેશા એક જ ક્લસ્ટર તરીકે રહેશે તેથી આ એક ફેરફાર છે જે તમે કરી શકો છો અને અલબત્ત આ બીજી મહત્વની બાબત છે જેની આપણે પછી ચર્ચા કરીશું કે આપણે આ પાર્ટીશનીંગની સાથે કામગીરીને ધ્યાનમાં રાખીને પણ કરી શકીએ છીએ કારણ કે મેં પહેલેથી જ જોયું છે કે બોર્ડ પરનો ડિલે ચિપના ડિલે કરતા ઘણો મોટો હોય છે સામાન્ય રીતે ચિપમાં ડિલે નેનોસેકન્ડ અથવા નેનોસેકન્ડનો અપૂર્ણાંક હોઈ શકે છે પરંતુ કેપેસિટીવ અને રેઝિસ્ટીવ અસરોને કારણે બોર્ડ પર ચિપમાં ડિલે મિલિસેકન્ડ જેટલો મોટો હોઈ શકે છે તેથી જેમ મેં અગાઉ કહ્યું તેમ જો કોઈ ક્રિટીકલ પાથ ઘણી વખત કાપવામાં આવે છે તો ડિલે અસ્વીકાર્ય રીતે વધુ હોઈ શકે છે તેથી ઉચ્ચ પ્રદર્શન સિસ્ટમો માટે તમારા પાર્ટીશનીંગના લક્ષ્યો અલગ હોઈ શકે છે કટ સાઇઝ ઘટાડવું એ અલબત્ત છે હા તમારે ક્રિટીકલ પાથમાં થતા ડિલેને ઓછો કરવો પડશે જેથી ટાઇમિંગ મર્યાદાઓને સંતોષી શકાય તો આ સાથે આપણે આ લેક્ચરના અંતમાં આવીએ છીએ તેથી આપણે આગામી લેક્ચરમાં ફ્લોર પ્લાનિંગ પર આપણી ચર્ચા ચાલુ રાખીએ છીએ